તરંગો અને તરંગ સમીકરણ આપણે મેક્સવેલના સમીકરણો Maxwell's equations વિશે વાત કરી રહ્યા છીએ અને આજે આપણે કઈ રીતે મેક્સવેલના સમીકરણો ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ ના અસ્તિત્વ તરફ દોરી જાય છે તે જોવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ દ્વારા આપણો અર્થ આ ઈલેક્ટ્રીકલ અને મેગ્નેટીક ડિસ્ટર્બન્સીસ છે જે એકબીજાને ટકાવી રાખે છે અને સ્પેસ માં પ્રોપગેટ કરે છે તેને સંપૂર્ણ રીતે સમજવા માટે આપણે ખરેખર તરંગો શું છે તે સમજવું જોઈએ તરંગો અને તરંગનું સમીકરણ તેથી આજે આ વ્યાખ્યાનમાં આપણે તરંગનું સમીકરણ શું છે તે ક્યાંથી આવે છે તરંગની ઘટના શું છે તે સમજવા માટે થોડો સમય પસાર કરીશું હું નોનડિસ્પર્સીવ વેવ્સ વિશે વાત કરવા જઇ રહ્યો છું નોનડિસ્પર્સિવ દ્વારા મારો અર્થ એ છે કે તરંગ આગળ વધતા ડિસ્ટોર્ટ થતી નથી તો ચાલો સમજીએ કે તરંગ શું છે ખાસ કરીને આપણે સમજવા માંગીએ છીએ કે તરંગનો અર્થ શું છે શું તરંગ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું મટીરીયલ પાર્ટીકલ છે અને જવાબ છે ના ઉદાહરણ તરીકે તમે પાણીના તરંગો જોયા છે જો ત્યાં ડિસ્ટર્બન્સ કરું તો તે ટ્રાવેલ કરશે પરંતુ આપણે પાણી બહાર જતું જોતા નથી એ જ રીતે જ્યારે હું બોલું છું ત્યાં એક પ્રેશર વેવ બને છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ તરંગ સાથે હવા એક બાજુથી બીજી તરફ આગળ વધી રહી છે શું થાય છે તરંગમાં એક ડિસ્ટર્બન્સ છે જે ટ્રાવેલ કરે છે તેથી જ્યારે હું બોલું છું હું અહીં હવામાં ડિસ્ટર્બન્સ પેદા કરું છું તેમાં હું પ્રેશર ડિફરન્સ ઉભો કરી રહ્યો છું તે પ્રેશર ડિફરન્સ ટ્રાવેલ કરે છે પરંતુ મટીરીયલ પાર્ટીકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી એ જ રીતે પાણીના તરંગોમાં હું એક ડિસ્ટર્બન્સ પેદા કરું છું જે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે પરંતુ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી તો આપણે તરંગમાં જે વાત કરી રહ્યા છીએ તે એ છે કે ધારો કે હું X અક્ષ તરફ એક તરંગ ટ્રાવેલ કરી રહ્યું છે જો મારી પાસે અહીં કોઈ ડિસ્ટર્બન્સ છે અને ચાલો આપણે તેને fxt0 કહીએ તે અનડિસ્ટોર્ટેડ બની ટ્રાવેલ કરે છે તેનો અર્થ તે છે કે જેમ જેમ આગળ વધે છે તે સમાન જ રહે છે તો ચાલો હું તેને શક્ય હોય તેટલું સમાન બનાવવાનો પ્રયાસ કરું અહીં તે અંતર v t જેટલું આગળ વધ્યું છે ફંક્શન સમાન જ રહે છે હું આ ફંક્શનને x અને t ના ફંક્શન તરીકે કેવી રીતે વર્ણવી શકું હવે કારણકે ફંક્શન બદલાયું છે અહીં ખાલી પોઝીશન સમાન છે ઓરિજીન v t જેટલું શિફ્ટ થયું છે તેથી હું fxtfx vt0 લખી શકું છું આ f છે અને આ fx0 છે તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે અહીં ડિસ્ટર્બન્સ સમાન જ રહે છે અને તે અંતર v t જેટલું શિફ્ટ થયું છે તેથી આને હું પોઝીટીવ X અક્ષ પર ગતિ v સાથે પ્રોપગેટ કરતા તરંગનું વર્ણન કહીશ તે જ રીતે હું આ તરંગને વિરુદ્ધ દિશામાં પ્રોપગેટ થતું વિચારી શકું છું પછી અહીં તે અંતર v t જેટલું આગળ વધ્યું છે અને અહીં હું આ ફંક્શનને fx0fxtfxvt0 લખીશ તો આ રીતે ફંક્શન જેમ જેમ આગળ વધે છે તેમ બદલાય છે તેને જોવાની બીજી રીત છે ધારો કે હું આ ફંક્શનને સમયની સાપેક્ષમાં પ્લોટ કરું છું તો X જ્યારે 0 બરાબર હોય તો તે ફંક્શનને fx0t કહીએ પછી જો હું X પર ફંક્શનને જોઉં તો તે fxtfx0t xv થશે આ જમણી બાજુ ટ્રાવેલ કરતા તરંગને રિપ્રેઝેન્ટ કરવાનો બીજો રસ્તો છે જો તરંગ ડાબી બાજુ ટ્રાવેલ કરતું હોય તો મને fxt fx0txv મળશે તો તરંગને રજૂ કરવાની આ બીજી રીત છે સમીકરણની દ્રષ્ટિએ આનો અર્થ શું છે fxtfx0t xv fxtfx0txv ચાલો હું હવે જમણી બાજુના ટ્રાવેલીંગ વેવ fxtf ના ફોર્મ સાથે કામ કરું બીજી ટર્મ 0 છે તેથી હું તેને લખતો પણ નથી અથવા ડાબી બાજુના ટ્રાવેલીંગ વેવ માટે fxtfxvt છે ચાલો હવે આપણે જમણી બાજુના ટ્રાવેલીંગ વેવ માટે x ના સંદર્ભમાં ડિફરેન્શીએટ કરીએ તેથી ∂f∂x∂f∂u∂u∂x છે જયાં ux vt છે જે મને ∂f∂u આપે છે તેવી જ રીતે ∂f∂t∂f∂u આ તુરંત જ સ્પષ્ટ કરે છે કે જમણી બાજુના ટ્રાવેલીંગ વેવ માટે મારી પાસે ∂f∂x∂f∂u 1v∂f∂t છે અને આ જમણી બાજુ ટ્રાવેલ કરતા તરંગ માટે તરંગનું સમીકરણ છે ડાબી તરફ ટ્રાવેલ કરતા તરંગ માટે આ નિશાની ની થઈ જશે ∂u∂t v∂f∂u ∂f∂x∂f∂u 1v∂f∂t તેથી મને જમણી બાજુ ટ્રાવેલ કરતા તરંગ માટે એક સમીકરણ મળ્યું છે જે ∂f∂x 1v∂f∂t છે અને ડાબી બાજુ ટ્રાવેલ કરતા તરંગ માટે સમીકરણ ∂f∂x1v∂f∂t છે બંનેમાં હું એમ કહી શકું છું કે ∂f∂x એ 1v∂∂t ના સમકક્ષ છે અને બીજા કેસમાં હું એમ કહી શકું કે ∂f∂x એ 1v∂∂t ના સમકક્ષ છે આ ડાબી તરફ અથવા જમણી તરફ ટ્રાવેલ કરતા તરંગ માટે વેલિડ તરંગ સમીકરણ છે બંનેના સુપરપોઝીશન હોય એવા તરંગનું શું એવા તરંગ વિશે શું જે ટ્રાવેલ કરતું નથી અને શું મારે હંમેશાં તે સ્પષ્ટ કરવું પડશે કે તરંગ ડાબી તરફ ટ્રાવેલ કરે છે કે જમણી તરફ ટ્રાવેલ કરે છે આપણે તેમ કરતા નથી તેના બદલે આપણે આ બંને સમીકરણો જોડીએ છીએ આપણે કોઈ પણ રીતે સામાન્ય સમીકરણ લખીશું જેમાં તરંગ ડાબી તરફ ટ્રાવેલ કરી શકે છે અથવા જમણી તરફ ટ્રાવેલ કરી શકે છે અથવા તે સ્થિર તરંગ હોઈ શકે છે જે બિલકુલ ટ્રાવેલ કરતા નથી જેમ કે વાઈબ્રેટ કરતી સ્ટ્રીંગ આ કેસમાં જો તમે નોંધો કારણકે આપણે ∂∂x1v∂∂t લખ્યું હતું આ દર્શાવે છે કે સેકન્ડ ડેરિવેટીવ 2x21v22t2 થશે અને તેથી હું ડાબી અથવા જમણી તરફ ટ્રાવેલ કરતા કોઈ પણ વેવ માટે લખી શકું છું કે 2fx21v22ft2 છે આ ડાબી તરફ ટ્રાવેલ કરતા તરંગ અથવા જમણી તરફ ટ્રાવેલ કરતા તરંગ અથવા બંનેના સુપરપોઝીશન અથવા સ્થિર તરંગમાંથી કોઈ પણનું વર્ણન કરે છે જો હું સિસ્ટમમાં ડિસ્ટર્બન્સના મોશન માટે આવા સમીકરણ મેળવી શકું તો પછી મને આપમેળે v પણ મળી શકે છે ચાલો હવે આને ઉદાહરણો દ્વારા જોઈએ ∂x±1v∂t 2x21v22t2 2fx21v22ft2 ઉદાહરણ 1 તરીકે હું એક સ્ટ્રીંગ પર તરંગ લઉ છું એક સ્ટ્રીંગ છે જે ટેન્શન T ધરાવે છે અને તેનું એકમ લંબાઈ દીઠ માસ ના બરાબર છે જો હું એમ ધારીને તેને ડિસ્ટોર્ટ કરું જેનું એમ્પ્લીટ્યુડ ખૂબ જ નાનું છે તો પછી જો હું અહીં એક નાનો ભાગ લઉં આ ભાગ જેમ જેમ તરંગ આગળ વધે છે તેમ તે ઉપર અને નીચે થાય છે ચાલો આપણે તેના માટે સમીકરણ મેળવીએ આ ઉપર અને નીચે ફરે છે કારણકે ટેન્શનને કારણે અહીં રિસ્ટોરિંગ ફોર્સ છે હવે ચાલો અહીં આ ભાગ જોઈએ અહીં આ ભાગ ટેન્શન T ના કારણે ખેંચાય છે અને અહીં આ બાજુ પણ ટેન્શન T છે જમણી બાજુની આ ટેન્શનના બે કોમ્પોનેન્ટ છે જો આપણે આ ખૂણાને 2 કહીએ તો આ કોમ્પોનેન્ટ Tcos2 થશે અને આ વર્ટીકલ કોમ્પોનેન્ટ Tsin2 થશે આ ખૂણો 2 એ આ ખૂણા 1 કરતા અલગ હશે ડાબી બાજુ આ કોમ્પોનેન્ટ Tcos1 થશે અને આ કોમ્પોનેન્ટ Tsin1 થશે અને તેથી નેટ વર્ટીકલ ફોર્સ Tsin2 Tsin1 થશે અહીં એમ્પ્લીટ્યુડ ખૂબ જ નાનું છે તેથી હું આને લગભગ T2 T1 ના બરાબર લખી શકું છું અને હોરીઝોન્ટલ કોમ્પોનેન્ટ T T0 છે તેથી આ બે વર્ટીકલ કોમ્પોનેન્ટમાં આ સંતુલન સ્ટ્રીંગને ઉપર અને નીચે લાવે છે ચાલો હવે 2 અને 1 ની ગણતરી કરીએ તો આપણે અહીં આ સ્ટ્રીંગ અને એક નાનો ભાગ જોઈ રહ્યા છીએ અહીં નેટ ફોર્સ T છે જો હું અહીં લંબાઈને x તરીકે લઉં છું તો 1 આશરે tan1 જેટલો બનશે અને જો આપણે આ ડિસ્પ્લેસમેન્ટ ને y તરીકે લઈએ તો આ ∂y∂xxt ના બરાબર થશે હું અહીં પાર્શીયલ ડેરિવેટીવ લખી રહ્યો છું કારણકે y એ x અને t બંનેનું ફંક્શન છે બીજી બાજુ 2 એ tan2 ના બરાબર થશે જે અંદાજે ∂y∂xxxt ના બરાબર છે જેને હું ∂y∂xxt2yx2x ના બરાબર લખી શકું છું સ્લાઈડ સમયનો સંદર્ભ લો1324 1≈tan 1∂y∂xxt 2tan 2∂y∂xxxt∂y∂xxt2yx2x તેથી વર્ટીકલ ફોર્સ T∂y∂xxt2yx2x ∂y∂xxt મળે છે અહીં આ કેન્સલ થશે અને મને ફોર્સ T2yx2x ના બરાબર મળે છે અને આ અહીં આ નાના ભાગના પ્રવેગના સમાન હોવું જોઈએ અહીં માસ μ x છે અને પ્રવેગ 2yt2 છે જેથી મને ફોર્સ μ x2yt2 ના બરાબર મળે છે જો તમે બંને સમીકરણને સરખાવો તો અહીં બંને બાજુથી x કેન્સલ થાય છે અને તમને 2yx2T2yt2 મળશે આ એ જ તરંગનું સમીકરણ છે જે આપણે પહેલાં મેળવ્યું હતું અને તેથી આ સ્ટ્રીંગમાં આ મુજબ તરંગનું સેટ અપ હશે તે પ્રોગ્રેસીવ ટ્રાવેલીંગ વેવ હોઈ શકે છે તે સ્થિર તરંગ હોઈ શકે છે પરંતુ આ તરંગ છે જે સેટ અપ થશે અહીં ગતિ v2T છે તો આ એક ઉદાહરણ છે કે સિસ્ટમમાં કેવી રીતે તરંગનું સમીકરણ મેળવવામાં આવે છે અને તે તમને ઓટોમેટીક તરંગની ગતિ પણ આપે છે Vertical ForceT∂y∂xxt2yx2x ∂y∂xxtT2yx2xμ x2yt2 2yx2T2yt2 v2T બીજા ઉદાહરણ તરીકે હું x દિશામાં ટ્યુબમાં ટ્રાવેલ કરતા પ્રેશર વેવ ને લઈશ અહીં હું ગેસ અથવા પ્રવાહીના એક ભાગને ધ્યાનમાં લઉં છું જે અહીં x લંબાઈનો છે અહીં આ દબાણ p હેઠળ છે અને આપણે અહીં વધારાનું દબાણ p બનાવીએ છીએ જેથી ડાબી બાજુ y જેટલા અંતરે મૂવ થાય છે આ પ્રેશર પ્રોપગેટ થાય છે અને તેની પોઝીશનમાં પણ ફેરફાર થાય છે જેથી જમણી બાજુ આ લાઇન yxx જેટલી મૂવ થાય છે અને અહીં પ્રેશર p2p દ્વારા બદલાય છે અહીં 2 સેકન્ડ ઓર્ડર દર્શાવે છે આપણે શું કરવા માંગીએ છીએ આપણે આ દબાણના તફાવતને જોવાનો છે તે કયા પ્રકારનો ફોર્સ બનાવે છે તેને આપણે લીધેલા આ નાના ભાગના પ્રવેગ સાથે રીલેટ કરી અને જોવાનું છે કે આપણને કેવું સમીકરણ મળે છે પહેલા આ p શું કરે છે તે વોલ્યુમમાં ફેરફાર કરે છે ચાલો આપણે પહેલા આ ક્રોસ સેક્શન A છે એમ માનીને વોલ્યુમમાં થયેલા ફેરફારની ગણતરી કરીએ તો વોલ્યુમમાં થતો ફેરફાર એ A yxx A yx ના બરાબર હશે આ આપણે લીધેલા બે વર્ટીકલ લાઇન્સ વચ્ચેના ભાગના વોલ્યુમમાં થતો ફેરફાર છે અને આ A∂y∂xx ના બરાબર છે ડાબી બાજુ વોલ્યુમમાં થતો આ ફેરફાર p ના કારણે છે અને જમણી બાજુ p2p ના કારણે છે આ 2p એ અસંતુલિત બળ છે જે ખરેખર આ ભાગના પ્રવેગને ઉત્તેજન આપે છે તેથી કમ્પ્રેશન આ p ના કારણે આવે છે વ્યાખ્યા દ્વારા p∂P∂VV છે જેને હું V∂P∂VVV લખી શકું છું નોંધો કે આ કવાન્ટીટી V∂P∂V એ બલ્ક મોડ્યુલસ છે અને તેથી હું આને B તરીકે લખી શકું છું VA∂y∂xx છે અને VAx છે તેથી p BA∂y∂xxAx થશે અહીં A અને x કેન્સલ થશે જેથી p B∂y∂x મળે છે તેથી આપણે ગણતરી કરી કે આ ટ્યુબમાં જે પ્રેશર p પર છે જ્યારે અહીં હું p એપ્લાય કરું છું ત્યારે અહીં નાનું વોલ્યુમ બદલાય છે અને આ p B∂y∂x મળે છે જમણી બાજુ પરનું પ્રેશર p2p છે તેથી p2p B∂y∂xxx થશે અને આ B∂y∂xx Bx ના બરાબર છે તેથી અસંતુલિત બળ એ આ ડાબી બાજુના પ્રેશર અને આ જમણી બાજુના પ્રેશરના બરાબર છે અને તેથી અસંતુલિત બળ એ B∂y∂xxBx B∂y∂xx ના બરાબર છે આ p સિવાય બીજું કંઈ નથી આ p2p છે આ ટર્મ કેન્સલ થશે અને મને અસંતુલિત બળ Bx ના બરાબર મળે છે જે અહીં આ ભાગને પ્રવેગ આપશે હવે બળ એ માસ અને પ્રવેગના ગુણાકાર સમાન હોવું જોઈએ અહીં પ્રવેગ 2yt2 છે અને અહીં માસ એ આ વોલ્યુમ A x ના બરાબર છે અને મારે અહીં પણ એરિયા A લખવું જોઈએ ચાલો બંને બાજુએ અમુક ટર્મ્સ કેન્સલ કરીએ હું આ A કેન્સલ કરું છું આપણે આ x ને કેન્સલ કરીએ અને આપણને સમીકરણ B મળે છે અને તેથી સમીકરણ B મળે છે આ તરત જ મને v2B આપે છે તમે આ સમીકરણ જાણો છો કે માધ્યમમાં અવાજનો વેગ એ B ના બરાબર છે જ્યારે આપણે B નું સમીકરણ V∂p∂VTQ0 લખ્યું ત્યારે આપણે સ્પષ્ટ કર્યું ન હતું કે ત્યાં તાપમાન કોન્સ્ટન્ટ છે કે એડિયાબેટિક છે તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે એવી દલીલ હતી કે ફેરફાર હવામાં થઈ રહયા છે અને ત્યાં ભાગ્યે જ કોઈ હીટ ટ્રાન્સફર થાય છે તેથી આપણે Q0 સ્લાઈડ સમયનો સંદર્ભ લો 2139 અથવા Badiabatic લઈ રહયા છીએ તેથી મેં તમને અહીં બે ઉદાહરણો બતાવ્યા છે જ્યાં ગતિના સમીકરણને ધ્યાનમાં લઈને આપણને એક સમીકરણ મળ્યું જે તરંગનું સમીકરણ છે જેમાંથી આપણે તે અવાજની ગતિ ડિસ્ટર્બન્સની ગતિ અથવા તે માધ્યમમાં તરંગની ગતિ શું હોઈ શકે છે તે નિર્ધારિત કરી શકીએ છીએ અને અંતે આ તરંગનું સમીકરણ અથવા સોલ્યુશન મને આપે છે કે આ ડિસ્ટર્બન્સ કેવી રીતે ટ્રાવેલ કરે છે હવે આનું વિશેષ ઉદાહરણ પ્લેન વેવ છે તે x પર આધારીત છે અને તેનું એમ્પ્લીટ્યુડ એ y અને z થી સ્વતંત્ર છે તો ઉદાહરણ તરીકે જો મારી પાસે X Y અને Z અક્ષ છે પ્લેન વેવ પાસે આ વેવફ્રન્ટ છે જે આખા YZ પ્લેનમાં સમાન એમ્પ્લીટ્યુડ ધરાવે છે અને આ ડિસ્ટર્બન્સ X દિશામાં ટ્રાવેલ કરે છે આપણે હાર્મોનિક તરંગો ને પણ ધ્યાનમાં લીધા છે જેમાં ડિસ્ટર્બન્સ yxtAsin2π છે તમે જોઈ શકો છો આ સમીકરણ 2yx2 A422sin 2π અને સમીકરણ 2yt2 A 422sin 2π ને સેટીસ્ફાય કરે છે અને પછી તમે તે પણ ચકાસી શકો છો કે તે વેગ v સાથે તરંગના સમીકરણને સેટીસ્ફાય કરે છે